અન્ય ઉપયોગી ઓપ એમ્પ સર્કિટ Is R Is1 × R હશે બે વિદ્યુત પ્રવાહોનો અહીં અસરકારક રીતે સારાંશ છે તેથી એ જ રીતે રેજિસ્ટન્સ તરીકે ઓળખવામાં આવે છે